અમે ઉલ્લેખ કરતા હતા કે બૌદ્ધિક સંપત્તિના અધિકાર અને હોકાયંત્રના અધિકારનો એકમાત્ર સમૂહ પણ બૌદ્ધિક સંપત્તિના પ્રકારના આધારે બદલાશે અને અમે કહી રહ્યા હતા કે જો તે કોપીરાઇટ છે તો પછી કોપીરાઇટ સર્જકને છાપવા માટે નિયત વર્ષો આપે છે પ્રકાશિત કરવા રજૂ કરવા ફિલ્મમાં અથવા સાહિત્યિક કલાત્મક સંગીતવાદ્યો અથવા અન્ય સિનેમેટોગ્રાફિક કાર્યો રેકોર્ડ કરવા તેથી કોપીરાઇટમાં વિશિષ્ટ અધિકારનો સમૂહ વિવિધ સ્વરૂપોમાં વધુ નકલો બનાવવા માટે સંબંધિત છે ટ્રેડમાર્કમાં અધિકાર એકમાત્ર અધિકારનો સમૂહ પ્રતીક અથવા શબ્દનો ઉપયોગ કરવાથી સંબંધિત છે કે જે કાનૂની રીતે નોંધાયેલ છે અથવા કંપનીના પ્રતિનિધિત્વ તરીકે ઉપયોગ કરીને સ્થાપિત થયેલ છે અથવા તે ઉત્પાદનો છે ઉત્પાદનો અથવા તો સેવાઓ હોઈ શકે છે તેથી ટ્રેડમાર્કમાં તમારા માટે નિશ માર્ક અથવા મર્સિડીઝ બેન્ઝ લોગો અથવા આમાંની કોઈ પણ વસ્તુના ઉત્પાદકને અથવા તે કંપનીની પાસેની કોઈ ચીજવસ્તુઓનું પ્રતીક અથવા શબ્દોના સમૂહનું વર્ણન કરવું તે યોગ્ય છે તેથી આ એટ્રીબ્યુશન તમને અધિકારોનો સમૂહ આપે છે જે ભિન્ન છે હવે તમે તમારા બધા ઉત્પાદનો માટે આ હકનો ઉપયોગ કરી શકો છો જો તમે આ નવા ઉદ્યોગો દાખલ કરો છો જેમાં તમે પહેલાં ન હતા તમે લોકોને તેનો ઉપયોગ કરતા રોકી શકો છો ભલે તમારી પાસે ઉત્પાદનો ન હોય કારણ કે તમારા અધિકારમાં સારી ઇચ્છા છે હવે એવું કોઈ કિસ્સો સામે આવ્યું છે કે કોઈ ભારતમાં અન્ડરગાર્મેન્ટ વેચવા માટે બેંચમાર્ક બેન્ઝ ટ્રિસ્ટાર લોગોનો ઉપયોગ કરે છે આ ભાવ આવ્યો બેન્ઝને મને સરકારી ધંધામાં પ્રવેશવાની ખબર છે ત્યાં સુધી તેનો કોઈ ખ્યાલ નહોતો પરંતુ તેમ છતાં તેઓએ તેને રોકી દીધી કારણ કે તે જ અધિકાર હતો ધારકને તે અથવા તેણીની ઇચ્છા મુજબ માર્કનો ઉપયોગ કરવાનો અધિકાર છે તેથી તે વ્યવસાયો હોઈ શકતા નથી કે જેમાં તમે તેનો ઉપયોગ કરતા અન્યને રોકી શકો છો તમે લોકોને તેનો ઉપયોગ કરતા અટકાવી શકો છો જો ચિન્હ સારી રીતે યાદ છે કે તે પેટન્ટ કાયદાની વાત કરવામાં આવે છે ત્યારે તે અધિકારનો એકમાત્ર સમૂહ છે કે નહીં બનાવવાના અધિકાર સાથેના પેટન્ટ પર ઉપયોગના અધિકારને વેચવાનો અધિકાર વેચાણ માટેનો ઓફર કરવાનો અધિકાર અને શોધની આયાત કરવાનો અધિકાર હવે તે જુઓ પેટન્ટ કાયદામાં અમે માર્કેટિંગ વેચાણના ઉત્પાદન અને કેટલાક કિસ્સાઓમાં આયાત સાથે સંબંધિત અધિકારો વિશે વાત કરી રહ્યા છીએ તેથી તમે જાણો છો તે વિષયની પ્રકૃતિ આપણે બૌદ્ધિક સંપત્તિને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમે સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ કે વિષય વિષય જુદા જુદા અધિકારો માટે અલગ હોઈ શકે નોંધણીઓની પ્રક્રિયા જુદા જુદા હકો માટે અલગ અલગ હોય છે તે વિશેષ અધિકારના સમૂહનો પેટન્ટ અને ટ્રેડમાર્ક્સ અને કોપિરાઇટ સમાવિષ્ટ હોય છે તે વિષયની બાબત જુદી હોવાને કારણે તેઓ પોતાને અલગ અલગ હોઈ શકે છે અવધિ વિવિધ ટ્રેડમાર્ક્સ પણ હોઈ શકે છે તે નિશ્ચિત અવધિ માટે હોઈ શકે છે પરંતુ જ્યાં સુધી યોગ્ય ધારક કેટલાક ટ્રેડમાર્ક્સ કે જે કોકા કોલા માર્કની જેમ કાર્યરત છે તે 100 વર્ષ કે તેથી વધુ નજીકના છે ત્યાં સુધી તેને નવીકરણ કરી શકાય છે કેટલાક ટ્રેડમાર્ક્સ એવી પરિસ્થિતિઓ હોઈ શકે છે કે જો અધિકારને નવીકરણ ન કરાય અથવા જો અધિકારનો ઉપયોગ ન કરવામાં આવે તો તે નિશાનો લાગુ કરી શકાતા નથી તેથી પરંતુ જો તમે એવા વ્યવસાય પર નજર નાખો કે જે 100 વર્ષથી બચી રહ્યો હોય અને તમે ખરેખર જોશો કે ગુણને જીવંત રાખવામાં આવ્યા છે તો તેઓએ નિશાનને જીવંત રાખવા માટે સત્તાવાર ફી ચાર્જ કરી હતી અને તમે જોશો કે તે ટ્રેડમાર્ક હોઈ શકે વ્યવસાય વિશે આપણે કહીએ છીએ કે આ એક પ્રકારની અમર્યાદિત જીવન બૌદ્ધિક સંપત્તિ છે બૌદ્ધિક સંપત્તિની આ શ્રેણીની કોઈ મર્યાદા નથી કારણ કે જ્યાં સુધી યોગ્ય ધારક તેમને જીવંત રાખવા માંગે છે ત્યાં સુધી તેમનું જીવન છે તેણે માત્ર સરકારને પૈસા ચૂકવવાની જરૂર છે તેની પાસે સત્તાવાર ફી છે અને તમારે પણ તે લોકો સામે પગલાં લેવાની જરૂર છે કે જેઓ તેના હકનો ઉપયોગ કરી શકે તેથી ત્યાં 2 વસ્તુઓ છે જે યોગ્ય ધારકએ કરવાની જરૂર છે 1 સત્તાવાર ચાર્જ ચૂકવવા 2 તેને જાગ્રત રહેવાની જરૂર છે અને તેણે તે લોકો સામે પગલાં લેવાની જરૂર છે કે જેઓ અમને ધ્યાનમાં લીધા વિના યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે અન્યથા એવું માની શકાય કે તેણે દબાણ આપ્યું છે વિદ્યાર્થી જો આપણે પણ 1900 થી 2000 દરમિયાન મોટી સંખ્યામાં કોકો કોલાને મૂંઝવણમાં રાખીએ તો અમે દર 10 વર્ષે દર 5 વર્ષે ડિઝાઇન બદલીએ છીએ તેનાથી આ એકદમ અપડેટ થઈ ગયું છે તેથી ઉદાહરણ તરીકે મેં 1910 માં બનાવેલી છેં જો ત્યાં 1 ડિઝાઇન કરેલા કોકો કોલા હોય તો અમારી પાસે તે નવીકરણયોગ્ય ટ્રેડમાર્ક નથી કે આ નવી રચાયેલ નથી તે આપણે કોઈ અન્ય પક્ષ દ્વારા ઉપયોગમાં લેવાય છે જુઓ કોકો કોલાની બોટલ પર તે ડિઝાઇન છે કોકો કોલા પાસે તેની યોગ્ય નકલ છે જેમાં તે ઉત્પાદનો પ્રદર્શિત થાય છે તે એક કલાત્મક કાર્ય છે જે રીતે કોકો કોલા વિશ્વ પર ટ્રેડમાર્ક ધરાવે છે શંકા વિનાનો ટ્રેડમાર્ક એ અમર્યાદિત જીવન IP બૌદ્ધિક સંપત્તિ છે તે અમર્યાદિત છે તેની કોઈ મર્યાદા નથી અન્ય અધિકારો આવે છે અને જાય છે જો તેઓએ ધારી લીધું હોત કે તેઓએ ડિઝાઇન રજીસ્ટર કરી છે અને ત્યાં આવવાનું અને આવવાનું મર્યાદિત જીવન હતું પરંતુ તે નિશાન હંમેશાં કરી શકે છે ફક્ત યોગ્ય ધારક દ્વારા જ ઉપયોગ કરી શકાય છે તેથી તે એકસાથે ઘણા બધા અધિકારો છે અમે જોશું કે તેઓ બહુવિધ અધિકારો હશે પરંતુ જે રીતે તેઓ તેને આગળ વધારશે તે અમર્યાદિત જીવનની IP મેળવવી વેપાર રહસ્યો જે તેઓ ફરીથી છે તે બૌદ્ધિક સંપત્તિની શ્રેણી છે જે અમર્યાદિત જીવન IP માં આવે છે તે મર્યાદિત નથી જો તમે વેપારને ગુપ્ત રાખશો તો તમે તેને ગુપ્ત રાખવામાં આવે ત્યાં સુધી તમે તેનો અમલ કરી શકો છો બધા દેશ માટે વર્ગીકૃત કરી શકાય તે માટે અવધિ સાચી છે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી સંપૂર્ણ IP 2 કેટેગરીમાં તમારી પાસે મર્યાદિત જીવન IP છે જ્યાં અવધિ મર્યાદિત છે તે પછી તે જાહેર ક્ષેત્રમાં આવે છે અને લોકો તેનો ઉપયોગ કરી શકે છે અને તમારી પાસે અમર્યાદિત જીવન IP છે જ્યાં તે નવીકરણને પાત્ર કાયમ જીવંત રહે છે તેથી આ વિશ્વભરમાં સાચું છે હવે ચાલો આપણે આ સમયગાળાને જોઈએ ફક્ત કેટલાક દાખલાઓ જેની પેટન્ટની આખી અવધિ એપ્લિકેશનની તારીખથી 20 વર્ષ છે અને હવે આપણી પાસે આ સમાન સિસ્ટમ છે ટ્રિપ્સ કરાર વેપારને આભારી છે બૌદ્ધિક સંપત્તિ હકોના વેપાર સંબંધિત પાસાઓ પર કરાર જે ટ્રિપ્સ છે તે વિશ્વ વેપાર સંગઠન WTO હેઠળ કરાર છે WTO એક સંસ્થા છે અને તે કરારની સૂચિ પણ છે તેથી ટ્રિપ્સ કરાર એ કરાર છે જેમાં બૌદ્ધિક સંપત્તિ હકોનો સમાવેશ થાય છે અને દરેક WTO સભ્ય તે કરારને લાગુ કરવા માટે બંધાયેલા છે કારણ કે તે એક આંતરરાષ્ટ્રીય ગોઠવણ હતી અને WTO ના તમામ સભ્યો એવા મોટાભાગના દેશોએ પેટર્ન માટે 20 વર્ષનો સમયગાળો આ બોર્ડમાં લીધો હતો જે પહેલાં ન હતી પેટન્ટનો સમયગાળો ભારતમાં 20 વર્ષનો નહોતો જેનો ઉપયોગ 14 વર્ષ થતો હતો અને ભારતમાં ફાર્માસ્યુટિકલ્સ માટે આ શબ્દ 7 વર્ષ સુધીનો હતો જો તે ફાર્માસ્યુટિકલ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો માટે અલગ હોત તો તે એક લવચીક શબ્દ હતો શબ્દ પણ ઓછા ઉપયોગ થાય છે હવે તમે પૂછી શકો છો કે કેમ 20 વર્ષ મારો મત એવો છે કે અમને 20 વર્ષ કયાંથી મળ્યા છે મારો અર્થ તે 20 ની પાછળ થોડો તર્ક હોવો જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે 20 વર્ષ ફક્ત તે જ લાગુ નથી તે બધા દેશો માટે લાગુ પડે છે તે લાગુ પડે છે દરેક ટેકનોલોજી હવે ટ્રીપ્સ સમજૂતીને આધારે સુરક્ષિત થઈ શકે છે દરેક ટેકનોલોજીમાં 3 વર્ષનો આયુષ્ય પણ હોય છે તે હજી પણ 20 વર્ષનો સમયગાળો મેળવે છે તેથી પેટન્ટ્સ ટર્મ આપણે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે સમજીએ છીએ તે તકનીકી વિશિષ્ટ નથી પછી ભલે તે ફાર્માસ્યુટિકલ્સ વિમાનવિજ્ઞાન જીવવિકાસશાસ્ત્ર સોફ્ટવેર 4 દેશો કે જે સોફ્ટવેર પરના પેટન્ટ્સ તે 20 વર્ષનો સમયગાળો છે અને તમે અને હું જાણું છું કે 20 વર્ષનો સમયગાળો અર્થપૂર્ણ નથી બધી તકનીકી માટે કેટલીક તકનીકીઓ એટલી ઝડપથી હોય છે કે તમે વીસ વર્ષ જાણો છો તે બધા માટે ઘણી પેઢીઓ તમે જાણો છો તે ઘણી પેઢી હોઈ શકે છે તેથી આપણે કેવી રીતે સમજી શકીએ કે આ 20 વર્ષનો સમયગાળો કેટલાક આંતરરાષ્ટ્રીય કાયદાને કારણે આવ્યો છે કારણ કે WTO ના તે બનતા પહેલા 8 વર્ષ વાટાઘાટો કરી હતી જેને આપણે ઉરુગ્વે રાઉન્ડ કહીએ છીએ જેને તમે જાણો છો કે દેશોએ તેમાં ભાગ લીધો હતો અને તે લાંબી દોરેલું હતું જે પ્રક્રિયા પછી વિશ્વ વેપાર સંગઠન રચાયું અને તે સમયમાં તેઓ તેમના હિતો લગાવતા અને તેમાં વસ્તુઓ દબાણ કરતાં હોદ્દેદારો હતા અને કોઈક રીતે અમારી પાસે આ 20 વર્ષ કરાર છે હવે યાદ રાખો કે વિશ્વના આ 20 વર્ષ પહેલાનો મુખ્ય સમયગાળો 14 નો હતો અને તે 14 વર્ષ કેવી રીતે થયું તેના વિશે એક નાનો ઐતિહાસિક સમજૂતી છે ઇંગ્લેન્ડમાં એવું કહેવામાં આવે છે કે એક ઉમેદવારને તાલીમ આપવામાં 7 વર્ષ લાગ્યાં કે માસ્ટર હેઠળની એપ્રેન્ટિસના સમય માટે અથવા કોઈ વ્યક્તિ કે જેની સાથે તે શીખ્યા તે 7 વર્ષનો હતો શરૂઆતમાં બ્રિટિશ રાજાઓએ જ્યારે પેટન્ટ આપવાનું શરૂ કર્યું ત્યારે તેઓએ ખરેખર શરૂઆતી વર્ષોમાં ભવ્ય પેટન્ટ્સ આપ્યા ન હતા તેઓને વિશેષ સુવિધાઓ આપી હતી હવે કારીગરને ખૂબ જ પ્રતિભાશાળી કારીગર ખંડના યુરોપથી આવવા અને અહીંના વ્યવસાયો સુયોજિત કરવા માટે સક્ષમ બનાવવા માટે રાજા અથવા રાણી દ્વારા વિશિષ્ટ સુવિધાઓ આપવામાં આવી હતી હવે કલ્પના કરો કે જો આ કારીગરે કેટલાકમાંથી સાબુ બનાવ્યા હતા કેટલાક કાચનાં વાસણ પર કાર્ડ બનાવ્યા હતા અને સંખ્યાબંધ વસ્તુઓ જો કારીગરને જ્યાં કોઈ વિશેષાધિકારની સુરક્ષા વિના આવવાનું કહેવામાં આવ્યું હોય તો તેઓ અહીં આવે છે અને તરત જ તેઓ વેપાર નકલ મળે છે તે નથી તેથી આ વિશિષ્ટ છે આ પેટન્ટ કાયદાનો ઐતિહાસિક ભાગ છે આ વિશિષ્ટ વિશેષતા ખરેખર એવી રીતે આવી જેમાં ખાસ કુશળતાવાળા લોકોને કેટલાક સંરક્ષણ આપવામાં આવ્યા હતા હવે તે તબક્કે આપણે શોધની વાત પણ કરી રહ્યા ન હતા અમે કેટલીક તકનીકો વિશે પણ વાત કરી રહ્યા ન હતા કેટલાક લોકો પાસે પત્તા ની રમત આયાત કરવાની આ વિશેષ સુવિધાઓ છે અને તે રાજવી લહાવો હતો કે રાજા અથવા રાણી કોઈ પણ વસ્તુ માટે રાજવી વિશેષાધિકાર આપી શકે કેટલીકવાર ખનિજોના સંશોધન માટે રાજવી વિશેષાધિકારો આપી શકાય છે વિશેષાધિકારો આપવામાં આવ્યા હતા હકીકતમાં આ દેશ પર લાંબા સમય સુધી બ્રિટિશ શાસન હતું કારણ કે 1 કંપની પૂર્વ ભારતની કંપની પેટન્ટ ચાર્ટર લઈને આવી હતી તેઓ ચાર્ટર સાથે આવ્યા હતા અને તે એક વિશિષ્ટ લહાવો હતો કે રાણીએ તે કંપનીને અહીં વ્યવસાયની તકો શોધવા માટે આપ્યો હતો અને તેઓ આવ્યા અને અમે રજિસ્ટ્રી જાણીએ છીએ અને તમે જાણો છો તેઓએ અહીં વસાહતી કરી હતી અને તેઓએ વસાહતી કરી હતી પરંતુ તેમના ચાર્ટરની ઉત્પત્તિ શાસક દ્વારા આપવામાં આવેલ એક વિશેષ વિશેષતા હતી તેથી વિશિષ્ટ વિશેષાધિકારો ત્યાં હંમેશા હતા તેથી પ્રારંભિક દિવસોમાં અમને લાગે છે કે પેટર્ન અનુદાન આપણને વિશિષ્ટ વિશેષાધિકારો મળતા નથી તેથી જ્યારે તકનીકી અથવા કોઈ કારીગરને હમણાં પૂરતાં સાબુ બનાવવાની વિશેષ સુવિધા આપવામાં આવી હતી રાજા અથવા રાણી કારીગરને 2 બ્રિટિશ નાગરિકોને તાલીમ આપવા કહેશે કારણ કે જો તમે આખરે બ્રિટિશ નાગરિકોને તાલીમ આપો તો તેઓ દુકાન ઊભી કરશે તે વેપાર શીખશે અને આ એક એવી રીત હતી જેમાં તે દિવસોમાં ટેક્નોલોજી ટ્રાન્સફર અથવા બદલે ગામડાઓ તેને સ્કિલ્સ ટ્રાન્સફર કહે છે તેથી એપ્રેન્ટિસને તાલીમ આપવાના બદલામાં વિશેષાધિકાર આપવામાં આવશે તેથી એપ્રેન્ટિસ સામાન્ય રીતે 7 વર્ષ 7 7 14 લે છે તે જ રીતે આપણે પહેલી ટર્મ સાથે આવ્યા હતા આ 1 સમજૂતી છે જે આપણને ટ્રીપ્સ કરાર પહેલાં 14 વર્ષની પેટન્ટની મુદત કેમ હતી તેથી આ 1 સમજૂતી છે તેથી પેટન્ટ્સ પાસે 20 વર્ષનો સમયગાળો હોય છે જે સમગ્ર વિશ્વવ્યાપી મંડળના તમામ WTO ના સભ્ય દેશોએ ટેક્નોલોજીના ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના 20 વર્ષ સુધી પ્રતિબદ્ધતા અને ભવ્ય પેટન્ટ્સને માન આપવું પડે છે તે વીસ વર્ષની અરજીની તારીખ છે ભારતમાં કોપીરાઇટમાં એક શબ્દ છે જે લેખક વત્તા 60 વર્ષના જીવન તરીકે ગણવામાં આવે છે તેથી જો લેખક તેના જીવનની શરૂઆતમાં કોઈ પુસ્તક લખે છે અને જો તે લાંબું રહેવાનું અનુમાન કરે છે તો પુસ્તકો લાંબું ચાલે છે હકીકતમાં મને લાગે છે કે તે મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીજીનાં બધાં કાર્યો 2009 માં થયાં હતાં તેઓ જાહેર ક્ષેત્રમાં આવ્યા કારણ કે તેમનું જીવન વત્તા 60 વર્ષ છે મને લાગે છે કે તે 2009 માં સમાપ્ત થઈ ગયું છે હું તમને તારીખ ચકાસી અને પછી જણાવી શકું છું તેથી કોપીરાઇટનો સમયગાળો એ લેખક વત્તા 60 વર્ષનો જીવન છે જો તે લેખક નથી અથવા જો લેખક અથવા નિર્માતા એક સંસ્થા છે તો પછી સંસ્થા પ્રકાશનની તારીખથી અથવા તારીખથી બીજા શબ્દ માટે બદલાય છે મને લાગે છે કે તે 60 વર્ષ છે ટ્રેડમાર્ક્સ તરીકે મેં કહ્યું છે કે ટ્રેડમાર્કની અવધિ તે 10 વર્ષ માટે આપવામાં આવે છે તે દર 5 વર્ષે નવીકરણ કરી શકાય છે તેથી આ બૌદ્ધિક સંપત્તિના અધિકારો બનાવે છે તે બૌદ્ધિક સંપત્તિ હકોને 2 વ્યાપક કેટેગરીમાં મૂકે છે જેમ મેં કહ્યું હતું કે મર્યાદિત જીવન IP કોપીરાઇટ્સ અને પેટન્ટ્સ અન્ય અમર્યાદિત જીવન IP ટ્રેડ સિક્રેટ્સ ટ્રેડમાર્ક હશે